શુભ બપોર આ વ્યાખ્યાનમાં આપણે ફંકશન પોઇન્ટ પદ્ધતિઓ ના કેટલાક ઉદાહરણો લઈશું આપણે થોડા ઉદાહરણો લઈશું જેથી તમે વધુ રીતે સારી સમજી શકો ત્યારબાદ આપણે આલ્બ્રેક્ટIFPUG ફંક્શન પોઇન્ટ AlbrechtIFPUG function points પર કેટલાક દાખલા લઈશું આપણે સિમોન્સ માર્ક II ફંક્શન પોઇન્ટ અને કોસ્મિક ફંક્શન પોઇન્ટ પણ જોઈશું આપણે પેરામેટ્રિક મોડેલો વિશે પહેલાથી જ સાઈઝ માટે ચર્ચા કરી છે આપણે અહીં 4 પ્રકાર થી એસ્ટીમેશન જોશું જેમ કે IFPUG ફંકશન પોઇન્ટ્સ માર્ક II ફંક્શન પોઇન્ટ્સ કોસ્મિક ફંક્શન પોઇન્ટ અને કોકોમો 81 અને કોકોમો II છેલ્લા વર્ગમાં આપણે IFPUG ફંકશન પોઇન્ટ્સ પર ચર્ચા કરી છે હવે આપણે સિમોન્સ માર્ક II ફંક્શન પોઇન્ટ અને કોસ્મિક ફંક્શન પોઇન્ટ જોશું તે પહેલાં ચાલો આપણે IFPUG ફંક્શન પોઇન્ટ્સ પર વધુ એક અથવા બે સમસ્યાઓ લઈએ આપણે આ ઉદાહરણ લઈશું પહેલા આપણે અનએડજસ્ટેડ ફંક્શન પોઇન્ટ શોધી કાઢવા પડશે પછી આપણે વેલ્યુ એડજસ્ટમેન્ટ ફેક્ટર નો ઉપયોગ કરીને તેને સુધારીશું તેથી અનએડજસ્ટેડ ફંક્શન પોઇન્ટ માટેનું સૂત્ર આપેલ પ્રકારનાં તત્વોની સંખ્યાના સમકક્ષ સમાન હશે કદાચ તે ઇનપુટ અથવા આઉટપુટ અથવા ક્વેરી છે વેઇટ ત્રણ કેટેગરી માં વહેંચી શકાય છે સરળ મધ્યમ અથવા વધારે તેથી તે ટેબલ આલ્બ્રેક્ટે તે કોમ્પ્લેક્સિટી ને મલ્ટીપ્લાયર્સ ને વર્ગીકૃત કરી શકે છે જે તમને પહેલાના વર્ગમાં આપ્યા છે અને હવે આ સાથે હવે ચાલો આ સમસ્યાને હલ કરીએ એક વધુ દાખલો લઈએ આ ઉદાહરણ કહે છે કે નીચેના ફંક્શનલ યુનિટ્સ સાથેના પ્રોજેક્ટને ધ્યાનમાં લો ત્યાં ધારો કે પ્રોજેક્ટમાં 50 યુઝર ઇનપુટ્સ 40 યુઝર આઉટપુટ 35 યુઝર ઇંક્વાઇરીસ અને 6 યુઝર ફાઇલ્સ 4 એક્સટરનલ ઇન્ટરફેસ છે હવે ધારીએ કે બધા કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ અને વેઈન્ગ ફેક્ટર્સ સરેરાશ છે પછી સવાલ એ છે કે પ્રોજેક્ટ માટે ફંક્શન પોઇન્ટ્સ ની ગણતરી કરો અને પછી સાઈઝ ની ગણતરી કરો આપેલ છે કે પ્રોગ્રામને ફંક્શન પોઇન્ટ દીઠ 70 LOC ની જરૂર છે આપણે જોઈ શકીએ કે ઇનપુટ્સ 50 બરાબર છે આઉટપુટ 40 ની બરાબર છે અને ક્વેરીઝ 35 છે ઇન્ટરનલ ફાઇલ્સ ની સંખ્યા 6 અને એક્સટરનલ ઇન્ટરફેસ 4 છે તેથી આપેલ સૂત્રમાં આ મૂલ્યોનો ઉપયોગ કરો અને પછી તે તમને UFP ના આ મૂલ્યો આપશે UFP 50 4 40 5 35 4 6 10 4 7 200 200 140 60 28 628 ત્યારબાદ ટોટલ ડિગ્રી ઑફ ઇન્ફ્લુએન્સ માટે 14 પેરામીટર્સ છે GSC એટલે કે જનરલ સિસ્ટમ કૅરેક્ટરીસ્ટિક્સ અથવા વેઈન્ગ ફેક્ટર્સ પણ એવરેજ છે 0 થી 5 ની સ્કેલ પ્રમાણે એવરેજ 3 છે તેથી વેલ્યુ એડજસ્ટમેન્ટ ફેક્ટર VAF 0 65 0 01 14 3 1 07 AFP એ એડજસ્ટેડ ફંક્શન પોઇન્ટ્સ છે AFP UFP VAF 628 1 07 672 પ્રશ્ન નો બીજો ભાગ એ છે કે સંપૂર્ણ પ્રોજેક્ટ ની સાઈઝ શોધો તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રોગ્રામને ફંક્શન પોઇન્ટ દીઠ 70 LOC ની જરૂર છે એનો અર્થ એ કે ફંક્શન પોઇન્ટ દીઠ કોડની 70 લાઇન હોઈ શકે છે Size FP 672 70 47040 LOC નાના પ્રોજેક્ટ્સ માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી ફંક્શન પોઇન્ટ્સ અને સાઈઝ શોધી શકો છો પરીક્ષામાં કેટલાક પ્રકારના નાના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે અને તમારે જવાબ શોધવો પડશે ચાલો આપણે ઝડપથી બીજું ઉદાહરણ લઈએ જે પ્રોજેક્ટ તમારે વિકસાવવાનો છે તે માટે તમારે તે પ્રોજેક્ટ માટેના ફંક્શન પોઇન્ટ શોધી કાઢવા છે આ પ્રોજેક્ટમાં નીચેની લાક્ષણિકતાઓ છે ત્યાં યુઝર ઇનપુટ્સ ની સંખ્યા 30 છે યુઝર આઉટપુટ ની સંખ્યા 60 છે યુઝર ઇંક્વાઇરીસ ની સંખ્યા 24 છે ઇન્ટરનલ ફાઇલ્સ ની સંખ્યા 8 ની બરાબર છે અને એક્સટરનલ ઇન્ટરફેસ ની સંખ્યા 2 છે તેથી અને માની લો કે તમામ કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ સરેરાશ છે અને બધા વેઈન્ગ ફેક્ટર્સ સરેરાશ છે પછી તમારે ફંકશન પોઇન્ટ્સ ની સંખ્યા શોધી કાઢવી પડશે તમે UFP નો ઉપયોગ કરી શકો છો આગળ સૂત્ર માં દરેક પ્રકારનાં પેરામીટર્સ ની સંખ્યાનો વેઇટ થી ગુણાકાર કર્યો છે પછી બધાનો સરવાળો કર્યો છે આ સૂત્રને આગળ લાગુ કરવામાં આવશે યુઝર ઇનપુટ્સ ની સંખ્યા 32 છે અને આપણે જાણીએ છીએ સરેરાશ મૂલ્ય 4 છે જે પહેલાથી જ આપ્યું છે તેથી મૂલ્ય 2 x 4 હશે આ જ રીતે યુઝર આઉટપુટ 60 છે સરેરાશ વેઇટ 5 છે યુઝર ઇંક્વાઇરીસ 24 છે અને સરેરાશ મૂલ્ય 4 છે ઇન્ટરનલ ફાઇલ્સ 8 અને એક્સટરનલ ઇન્ટરફેસ 2 છે

હવે ધારો કે ફંક્શન પોઇન્ટ માટે તમારે 80 LOC જોઈશે તેથી 661 26 અને 80 તમને સૂચિત પ્રોજેક્ટ ની સાઈઝ આપશે તેથી આપેલ પ્રોજેક્ટની સાઈઝ નો અંદાજ કાઢવા માટે આ રીતે તમે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ પદ્ધતિ નો ઉપયોગ કરી શકો છો હવે ચાલો આપણે માર્ક II ફંક્શન પોઇન્ટ્સ વિષે ચર્ચા કરીએ ફંક્શન પોઇન્ટ્સ શોધવા માટે આ એક અન્ય રસપ્રદ અભિગમ છે આ ચાર્લ્સ આર સાયમન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું વાસ્તવમાં દરેક પદ્ધતિની વિગતો તેણે વિકસિત કરેલા પુસ્તકમાં ઉપલબ્ધ છે તેમણે 1991 માં વિલે એન્ડ સન્સ દ્વારા સોફ્ટવેર સાઈઝીંગ એન્ડ એસ્ટીમેંટિંગ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં માર્ક II ફંક્શન પોઇન્ટ્સ ની વિગતો છે તે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ ના વિસ્તરણ પર છે તેથી તે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ મેથડ પર બનાવવામાં આવ્યું છે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ તે IFPUG ફંકશન પોઇન્ટ્સ સાથે સમાંતર વિકસિત થયું હતું તેથી તે એક સરળ અને વધુ ઉપયોગી પદ્ધતિ છે માર્ક II ફંક્શન પોઇન્ટ્સ કેવી રીતે કાર્ય કરે છે દરેક ટ્રાન્ઝેકશન માટે તમારે ડેટા આઇટમ્સ ઇનપુટ ડેટા આઇટમ્સ આઉટપુટ અને ઍક્સેસ કરેલ એન્ટિટી પ્રકારો ની ગણતરી કરવી પડશે તેથી તમારે આ ત્રણ પેરામીટર્સ ની ગણતરી કરવી પડશે અને પછી તમે સૂત્રનો ઉપયોગ કરીને આખા પ્રોજેક્ટ માટેના કુલ ફંક્શન પોઇન્ટ્સ શોધી શકો છો જે આપણે આગળની સ્લાઈડમાં જોશું તમારે ઇનપુટ આઇટમ સપ્લાય કરવાની રહેશે સાથે જ તમે પણ જોશો ત્રણ પેરામીટર્સ આવશ્યક છે પ્રક્રિયામાં પૂરા પાડવામાં આવતી ઇનપુટ આઇટમ ની સંખ્યા ડેટા સ્ટોર થી ઍક્સેસ કરાયેલ એન્ટિટી ની સંખ્યા અને ઉત્પન્ન થનાર આઉટપુટ આઇટમ ની સંખ્યા છે તેથી માર્ક II ફંક્શન પોઇન્ટ્સ આ રીતે કામ કરે છે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ કરતા આ એક સરળ પદ્ધતિ છે અને તેનો ઉપયોગ UK માં વ્યાપકપણે થાય છે માર્ક II ફંક્શન પોઇન્ટ્સ પ્રમાણે ફંક્શન ની ગણતરી નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે FP count Ni 0 58 Ne 1 66 No 0 26 જ્યાં Ni Ne અને No આપણે પહેલાથી વ્યાખ્યાયિત કરી છે Ni ડેટા આઇટમ્સ ઇનપુટ No ડેટા આઇટમ્સ આઉટપુટ અને Ne એ સંકળાયેલ એન્ટિટી પ્રકારો છે આ કોન્સ્ટન્ટ્સ એક પ્રકાર ના વેઇટ છે જે અનુક્રમે 0 66 અને 0 26 છે ચાર્લ્સ આર સાયમન્સ તેમણે પોતાની લેબોરેટરી માં પ્રયોગો કરીને આ મૂલ્યો શોધ્યા હતા તેથી સીધા જ તેણે Ni Ne અને No આ પેરામીટર્સ સાથે આ મૂલ્યોનો ઉપયોગ કર્યો છે અને ફંકશન પોઇન્ટ શોધવા માટે તેમણે આ સૂત્ર વિકસાવ્યું છે આ સાયમન્સ માર્ક II ફંક્શન પોઇન્ટ્સ તરીકે ઓળખાય છે જે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ કરતાં સરળ છે આપણે અત્યાર સુધીમાં આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ અને સાયમન્સ ફંક્શન પોઇન્ટ્સ જોયા છે ચાલો જોઈએ કે શું આ ફંક્શન પોઇન્ટ્સ ને રીઅલ ટાઇમ સિસ્ટમ્સ અને એમ્બેડેડ સિસ્ટમ માં લંબાવી શકાય છે માર્ક II ફંક્શન પોઇન્ટ્સ અને IFPUG ફંકશન પોઇન્ટ્સ જુઓ તેઓ મુખ્યત્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટે બનાવવામાં આવ્યા હતા અને તેથી તેઓ એમ્બેડેડ સિસ્ટમ માટે યોગ્ય નથી કારણ કે આ બંને ફંક્શન પોઇન્ટ્સ ઇનપુટ અને આઉટપુટ ઓપરેશંસ નું મોટા પ્રમાણમાં પ્રભુત્વ ધરાવે છે સૌથી વધુ ભાર ઇનપુટ અને આઉટપુટ ઓપરેશંસ પર આપવામાં આવે છે આ સમસ્યાને દૂર કરવા માટે કોસ્મિક ફૂલ ફંક્શન પોઇન્ટ્સ વિકસાવવામાં આવ્યા છે તેઓ એમ્બેડેડ સિસ્ટમ અથવા રીઅલ ટાઇમ સિસ્ટમ પર લાગુ કરવા માટે વિસ્તૃત કરવામાં આવ્યા છે તમે જાણો છો કે જો એમ્બેડેડ સિસ્ટમ માં સુવિધાઓ સામાન્ય રીતે છુપાએલ હશે કારણ કે સોફ્ટવેર યુઝર સંભવત માનવી નથી તેનો ઉપયોગ કેટલાક હાર્ડવેર ડિવાઇસ અથવા અન્ય સોફ્ટવેર કૉમ્પોનેન્ટ દ્વારા કરવામાં આવશે કોસ્મિક્સ સિસ્ટમ આર્કિટેક્ચર ને સોફ્ટવેર લેયર હાઈરાર્કી માં વિઘટિત કરીને આ સમસ્યાઓ દૂર કરે છે અને એમ્બેડેડ સોફ્ટવેર સિસ્ટમ માં કોઈ ચોક્કસ સ્તરમાં હોવાના રૂપમાં જોવામાં આવે છે આ સ્તર જ્યાં આ સોફ્ટવેર હાજર છે તે અન્ય લેયર્સ સાથે ઉપલા લેયર્સ અને નીચેના લેયર્સ સાથે કૉમ્યૂનિકેટ કરે છે આ આકૃતિમાં બતાવ્યા મુજબ સોફ્ટવેર કૉમ્પોનેન્ટ ઉપરના લેયર્સ થી સર્વિસીસ માટેની રિકવેસ્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અને નીચેના લેયર્સ ને સર્વિસીસ માટેની રિકવેસ્ટ્સ કરી શકે છે સોફ્ટવેર કૉમ્પોનેન્ટ કેટલાક ઉપરના લેયર્સ ને સર્વિસીસ પ્રદાન કરી શકે છે આ ઉપરાંત આ સોફ્ટવેર કૉમ્પોનેન્ટ પર્સીસ્ટન્ટ સ્ટોરેજ પીઅર કૉમ્પોનેન્ટ અને તે જ લેયર માં હાજર અન્ય કૉમ્પોનેન્ટ્સ સાથે વાતચીત કરી શકે છે આ એક લેયર્ડ સોફ્ટવેર છે અને આ કોન્સેપ્ટ ના આધારે એમ્બેડેડ સિસ્ટમ ફંકશન કરે છે આલ્બ્રેક્ટ ફંક્શન પોઇન્ટ અને સાયમન્સ ફંક્શન પોઇન્ટ્સ તેઓ આ એમ્બેડેડ સિસ્ટમ ને હેન્ડલ કરી શકતા નથી તેથી જ બીજી ફંક્શન પોઇન્ટ ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે તે કોસ્મિક્સ છે હવે ચાલો જોઈએ કે કોસ્મિક્સ કેવી રીતે કાર્ય કરે છે સોફ્ટવેર કૉમ્પોનેન્ટ ઉપરના લેયર્સ થી સર્વિસીસ માટેની રિકવેસ્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અને નીચેના લેયર્સ ને સર્વિસીસ માટેની રિકવેસ્ટ્સ કરી શકે છે આ સૂચવે છે કે સોફ્ટવેર કૉમ્પોનેન્ટ ની સીમા નું મૂલ્યાંકન કરવું પડશે અને આમ તે પોઈન્ટ્સ કે જેના પર તે ઇનપુટ્સ પ્રાપ્ત કરે છે અને આઉટપુટ ટ્રાન્સમિટ કરે છે અહીં ઇનપુટ્સ અને આઉટપુટ ડેટા ગ્રૂપ્સ માં એકઠા કરવામાં આવ્યા છે જ્યાં દરેક ગ્રુપ ડેટા આઇટમ્સ ને સાથે લાવશે જે ઓબ્જેક્ટ ઑફ ઇન્ટરેસ્ટ સાથે સંબંધિત છે ડેટા ગ્રૂપ્સ નીચે મુજબ ચાર રીતે આગળ વધી શકે છે એન્ટ્રી એક્ઝીટ રીડ રાઈટ એન્ટ્રી એટલે સોફ્ટવેર કૉમ્પોનેન્ટ માં ડેટાની એન્ટ્રી જે ઉપરના લેયર્સ અથવા પીઅર કૉમ્પોનેન્ટ દ્વારા આવે છે એક્ઝીટ નો અર્થ સોફ્ટવેર કૉમ્પોનેન્ટ માંથી ડેટાની એક્ઝીટ રીડ નો અર્થ પર્સીસ્ટન્ટ સ્ટોરેજ થી ડેટા મુવમેન્ટ અને રાઈટ નો અર્થ પર્સીસ્ટન્ટ સ્ટોરેજ સુધી ડેટા મુવમેન્ટ ઉપરના દરેક ડેટા ગ્રૂપ એક કોઝમિક ફંક્શનલ સાઈઝ યુનિટ તરીકે ગણાય છે અને ટૂંકમાં આપણે તેને Cfsu તરીકે ઓળખીએ છીએ આ રીતે કોસ્મિક ફંક્શન પોઇન્ટ્સ ની ગણતરી કરી શકાય છે કોઈ પણ એમ્બેડેડ સિસ્ટમ અથવા રીઅલ ટાઇમ સિસ્ટમ માટે અનુમાન લગાવી શકાય છે ઓવરઑલ ફૂલ ફંક્શન પોઇન્ટ કાઉન્ટ 4 પ્રકારના ડેટા મુવમેન્ટ ની સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે આ COSMIC FFPs નો ISO સ્ટાન્ડર્ડ્સ માં સમાવેશ કરવામાં આવ્યો છે આપણે પહેલેથી જ જોયું છે કે LOC વગેરે તેઓ કોઈપણ ISO સ્ટાન્ડર્ડ્સ માં સમાવિષ્ટ નથી પરંતુ COSMIC FFP તેમને ISO સ્ટાન્ડર્ડ્સ માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે હવે ચાલો કોસ્મિક ફંક્શન પોઇન્ટ્સ ના ગેરફાયદા જોઈએ તે ડેટા ગ્રૂપ્સ ની કોઈપણ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા નથી એકવાર ડેટા ગ્રૂપ્સ ની કોઈપણ પ્રક્રિયાને સોફ્ટવેર કૉમ્પોનેન્ટ માં ખસેડ્યા પછી તે ધ્યાનમાં લેતી નથી કયા ડેટા ગ્રૂપ્સ ને ક્યા સોફ્ટવેર કૉમ્પોનેન્ટ માં ખસેડવામાં આવ્યા છે આ મેટ્રિક આ સામગ્રીની કાળજી લેતું નથી આ ડેટા ગ્રૂપ્સ ની કોઈપણ પ્રક્રિયાને ધ્યાનમાં લેતું નથી સામાન્ય રીતે જટિલ ગાણિતીક નિયમો સિસ્ટમમાં ઉપયોગ માટે હિતાવહ નથી તેથી આ સિસ્ટમ માટે આ આગ્રહણીય નથી તેથી આ કોસ્મિક ફંક્શન પોઇન્ટ ની ખામીઓ છે ચાલો જોઈએ કે ફંક્શન પોઇન્ટ્સ ના ફાયદા અને ગેરફાયદા શું છે સકારાત્મક બાજુએ તમે કહી શકો છો કે ફંક્શન પોઇન્ટ લેંગ્વેજ ઈન્ડિપેન્ડેન્ટ છે આપણે પહેલાથી જોયું છે કે LOC એ લેંગ્વેજ ડીપેન્ડેન્ટ છે પરંતુ ફંકશન પોઇન્ટ લેંગ્વેજ ઈન્ડિપેન્ડેન્ટ છે ક્લાયંટ દ્વારા સમજી શકાય તેવું છે કારણ કે અહીં કોઈ તકનીકી વિગતો નથી તમે ફક્ત વિશ્લેષણ કરી રહ્યા છો તેથી તે ક્લાયંટ દ્વારા સમજી શકાય તેવું છે જે નોન ટેકનિકલ લોકો છે તે એક ખૂબ જ સરળ મોડેલિંગ ટેકનીક છે અને ફ્લિપ બાજુ તમે જોશો કે ફંક્શન પોઇન્ટ્સ ની ગણતરી કરવા માટે વિસ્તૃત તાલીમ જરૂરી છે બિનઅનુભવી પરિણામ અસ્પષ્ટતામાં પરિણમી શકે છે હવે ફંક્શન પોઇન્ટ્સ ની ગણતરી તમે કરી શકો છો જો તમે એકદમ બિનઅનુભવી છો તો તે ફંકશન પોઇન્ટ્સ ની અચોક્કસ સંખ્યા ફાઇલ મેનીપ્યુલેશન માટે વેઇટ અને ટ્રાન્ઝેકશન ના પરિણામમાં ભૂલો હોઈ શકે છે તેથી બહુવિધ રેટર ની સલાહ આપવામાં આવે છે તેથી જો તમે આનો અંદાજ આપવા માટે ફક્ત એક જ વ્યક્તિને સમાયોજિત કરો છો તો તેમની કેટલીક ભૂલો રજૂ થઈ શકે છે તેથી તમારે આ એપ્લિકેશન ને રેટ કરવા માટે ઘણા રેટર મૂકવા પડશે તેઓ જુદા જુદા વેઇટ શોધી શકે છે તેથી મલ્ટીપલ રેટર આવશ્યક છે ફંક્શન પોઇન્ટ સાથેની એક મોટી સમસ્યા એ છે કે તે ફંક્શન ની અલ્ગોરિધમ કોમ્પ્લેક્સિટી ને ધ્યાનમાં લેતું નથી દરેક ફંક્શન નિયંત્રિત થાય છે પરંતુ તમે જાણો છો કે કેટલાક ફંક્શન વધુ જટિલ છે તમારે વધુ એફર્ટ કરવો પડશે કેટલાક ફંક્શન ખૂબ સરળ હોય છે તેથી તેમને ઓછા એફર્ટ અથવા ઓછા સમયની જ જરૂર હોય છે તેથી તે ફંક્શન ની અલ્ગોરિધમ કોમ્પ્લેક્સિટી ને ધ્યાનમાં લેતું નથી તેથી બધા ફંક્શન સમાન રીતે પુનરાવર્તિત થાય છે ફંક્શન પોઇન્ટ મેટ્રિક નો એક મોટો ગેરફાયદો છે એનો અર્થ એ કે કોઈ ફંકશન ની સાઈઝ ને સ્વતંત્ર માનવામાં આવે છે જે સાચું નથી ફંકશન ની કોમ્પ્લેક્સિટી અલગ હોઈ શકે છે આ સમસ્યાને દૂર કરવા માટે ફંક્શન પોઇન્ટ મેટ્રિક માં એક એક્સ્ટેંશન છે જે ફીચર પોઇન્ટ મેટ્રિક તરીકે ઓળખાય છે ફીચર પોઇન્ટ મેટ્રિક તે એક વધારાનું પરિમાણ ગણે છે જેને અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી તરીકે ઓળખવામાં આવે છે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી ખાતરી કરે છે કે ફીચર પોઇન્ટ મેટ્રિક નો ઉપયોગ કરીને ગણતરી કરેલ સાઈઝ તે નીચેની હકીકતને પ્રતિબિંબિત કરે છે કોઈ ફંકશન કોમ્પ્લેક્સ હોય ત્યારે ડેવલપમેન્ટ માટે જરૂરી એફર્ટ વધુ થાય છે તે ફંકશન ની કોમ્પ્લેક્સિટી વધારે છે તેથી તમારે તેને વિકસાવવા માટે વધુ એફર્ટ કરવો પડશે જો ફંકશન ની કોમ્પ્લેક્સિટી નાના GUI ફંકશન ની જેમ ખૂબ ઓછી હોય છે તો તેને ઓછા એફર્ટ ની જરૂર રહે છે એક સરળ ફંકશન ની તુલનામાં જે ફંકશન ની કોમ્પ્લેક્સિટી વધુ છે તેની સાઈઝ વધુ હોવી જોઈએ તેમાં મોટો ફંક્શન પોઇન્ટ હોવો જોઈએ અને તેથી સરળ ફંકશન ની તુલનામાં તેની સાઈઝ મોટી હોવી જોઈએ તો છેવટે ચાલો જોઈએ કે ફંક્શન પોઇન્ટ તથા SLOC વચ્ચેનો સંબંધ કેવી રીતે છે અથવા કોઈ ફંક્શન પોઇન્ટ આપવામાં આવે છે તે કેવી રીતે SLOC માં રૂપાંતરિત થઈ શકે છે જુઓ વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે આ રૂપાંતર દર અલગ છે C લેંગ્વેજ માટે 1 ફંક્શન પોઇન્ટ દીઠ 104 SLOC છે તેથી 1 ફંક્શન પોઇન્ટ માં 104 SLOC હોઈ શકે છે એ જ રીતે C ફંક્શન પોઇન્ટ માટે SLOC 53 છે અને આની જેમ તમે જોઈ શકો છો કે તે C લેંગ્વેજ ના મામલામાં સૌથી વધુ છે તે HTML અને વિઝ્યુઅલ બેઝિક ના કિસ્સામાં લગભગ 42 બરાબર છે તમે હજી પણ તમારા અનુમાનને વધુ સચોટ બનાવી શકો છો અહીં એક વસ્તુ તમારે વધારાની લેવી પડશે તે રિસ્ક ફેક્ટર્સ છે કારણ કે અગાઉની બાબતોમાં આપણે લગભગ રિસ્ક ફેક્ટર્સ ની અવગણના કરી છે તેથી તમારા સાઈઝ એસ્ટીમેશન ને વધુ સચોટ બનાવવા માટે તમારે રિસ્ક ફેક્ટર્સ લેવાનું રહેશે અને પછી તમારે ગુણાકાર કરવો પડશે તમે રિક્વાયરમેન્ટ લેશો પછી પ્રોજેક્ટ માટે સાઈઝ એસ્ટીમેશન કાઢો પછી પ્રોજેક્ટ કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ સાથે ગુણાકાર કરો પછી રિસ્ક ફેક્ટર્સ થી ગુણાકાર કરો તેથી ફંકશન પોઇન્ટ એનાલિસિસ માં આ બે મુદ્દાઓ છે પ્રોજેક્ટ સાઈઝ અને પ્રોજેક્ટ કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ તમે અનએડજસ્ટેડ ફંક્શન પોઇન્ટ અને કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ ના ગુણાકાર દ્વારા તમને એક કિંમત મળી શકે છે અને તે રિસ્ક ફેક્ટર દ્વારા ગુણાકાર થશે તેથી આ બે ફેક્ટર્સ ફંક્શન પોઇન્ટ એનાલિસિસ માંથી મેળવી શકાય છે પછી વ્યાખ્યા દ્વારા આ બે ફેક્ટર્સ હેઠળ શું છે અને પ્રોજેક્ટ કોમ્પ્લેક્સિટી ઍડ્જસ્ટમેન્ટ ફેક્ટર્સ અને રિસ્ક ફેક્ટર્સ આધારિત છે તમારે આખરે પરિસ્થિતિને સમાયોજિત કરવાની હોય છે તમે જો તે બધી બાબતોનો ઉપયોગ કરી શકો છો તો ગુણાકાર કરીને તમે અંદાજ લગાવી શકો છો કે એફર્ટ કોસ્ટ કેટલું છે અને તમે શેડ્યૂલિંગ કરી શકો છો છેલ્લે ચાલો ઝડપથી ઓબ્જેક્ટ પોઇન્ટ્સ વિશે વાત કરીએ ઓબ્જેક્ટ પોઇન્ટ્સ ને ઓબ્જેક્ટ ઓરિયેન્ટેડ પ્રોગ્રામિંગ સાથે કોઈ લેવાદેવા નથી અહીં ફક્ત ઓબ્જેક્ટ પોઇન્ટ્સ ની સંખ્યાનો અંદાજ છે ઓબ્જેક્ટ પોઇન્ટ્સ ની સંખ્યા નો ત્રણ ફેક્ટર્સ ને આધારે અંદાજ લગાવામાં આવે છે પ્રથમ સ્ક્રીનની સંખ્યા પછી ઉત્પન્ન થયેલ રિપોર્ટ્સ ની સંખ્યા અને કોડ માં હાજર રહેલા મોડ્યુલ્સ ની સંખ્યા આ ત્રણને ધ્યાનમાં લઈને પછી કેટલાક ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને તમે ઓબ્જેક્ટ પોઇન્ટ્સ શોધી શકો છો ઓબ્જેક્ટ પોઇન્ટ્સ ની સંખ્યા નું અનુમાન લગાવવું સામાન્ય રીતે સરળ હોય છે અને તેઓ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ને ધ્યાનમાં લે છે તેથી ઓબ્જેક્ટ પોઇન્ટ્સ વિશે આ થોડુંક મૂળભૂત છે તેથી છેવટે આપણે જોયું છે કે આપણે આલ્બ્રેક્ટIFPUG ફંક્શન પોઇન્ટ AlbrechtIFPUG function points પર વધુ બે સમસ્યાઓ હલ કરી છે પછી આપણે સિમોન્સ માર્ક II ફંક્શન પોઇન્ટ્સ અને કોસ્મિક ફંક્શન પોઇન્ટ પર ચર્ચા કરી છે આપણે જોયું છે કે કોસ્મિક ફંક્શન પોઇન્ટ તે પહેલાથી આમાં શામેલ છે આપણે ISO સ્ટાન્ડર્ડ્સ વિશે ચર્ચા કરી છે ફીચર પોઇન્ટ નો કોન્સેપટ કેમ કે આપણે જોયું છે કે ફંક્શન પોઇન્ટ માં એક મહત્વપૂર્ણ ખામી છે જો ત્યાં બે અલગ અલગ ફંકશન હોય તો તે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી ને ધ્યાનમાં લેતા નથી તે તેમને સમાન ગણે છે પરંતુ હકીકતમાં કોઈ એક ખૂબ જટિલ હોય તો આપણે વધારે એફર્ટ કરવા પડશે તેથી આ કોમ્પ્લેક્સિટી ને ફંક્શન પોઇન્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી તેથી જ બીજું પરિમાણ ધ્યાન માં લેવાય છે જેને અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી કહેવામાં આવે છે તેથી આ અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી ધ્યાનમાં લે છે કે જો કોઈ ફંકશન ની કોમ્પ્લેક્સિટી વધુ હોય તો વધુ એફર્ટ આપવો જોઈએ જો કોઈ ફંકશન ની કોમ્પ્લેક્સિટી ઓછી હોય તો ઓછા એફર્ટ કરવા પડશે તેથી જો કોઈ ફંકશન ની કોમ્પ્લેક્સિટી વધુ હોય દેખીતી રીતે તેમાં તેમાં ફંકશન પોઇન્ટ્સ ની સંખ્યા વધારે હોવી જોઈએ અને તેથી સાઈઝ વધુ હશે અને જો ફંક્શન માં ઓછી કોમ્પ્લેક્સિટી હોય તો તેમાં ઓછા ફંક્શન પોઇન્ટ હોવા જોઈએ અને તેથી સાઈઝ ઓછી હોવી જોઈએ આપણે ઓબ્જેક્ટ પોઇન્ટ્સ વિશે થોડી ચર્ચા કરી છે જે ત્રણ ફેક્ટર્સ કે ત્રણ પેરામીટર્સ પર આધારિત છે જેની ચર્ચા આપણે કરી છે આ તે બાબતો છે જેની આજે આપણે ચર્ચા કરી છે હવે પછીના વર્ગમાં આપણે કોકોમો મોડેલ જોઈશું આપણે આ બંને પુસ્તકોમાંથી રેફરેન્સ લીધા છે આપણે અહીં જ રોકાઈએ છીએ ખુબ ખુબ આભાર